મેટ્રોલોજી પર આ કોર્સમાં પાછું સ્વાગત છે તેથી ચર્ચાનો વિષય સરફેસ મેટ્રોલોજી હશે તેથી સરફેસ મેટ્રોલોજીનો અર્થ સરફેસ મેઝરમેન્ટ છે સાયન્સ ઑફ મેઝરમેન્ટ એ તમે કઈ સરફેસને મેઝર કરવાનો પ્રયત્ન કરો છો તે છે તમે સરફેસ કહો તે સરફેસ 3 ડાયમેન્શનલ છે અને સરફેસ ફ્લેટ હોઈ શકે છે સરક્યુલર હોઈ શકે છે અને તેમાં ફ્લેટ અને સરક્યુલરનું કોમ્બીનેશન હોઈ શકે છે જે કોમ્પ્લેક્ષ સરફેસ પણ હોઈ શકે છે સરફેસ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમારી પાસે ઘણા ભાગો હોય છે જ્યારે આ ભાગો એસેમ્બલ થાય છે ત્યારે આ બે ભાગોની સરફેસ ઈન્ટરેક્ટ કરવાનું શરૂ કરે છે તેથી જ્યારે તે ઈન્ટરેક્ટ કરે છે ત્યારે તેઓ હંમેશાં વીયર અને ટીયર થાય છે બરાબર અને બીજી વસ્તુ જ્યારે તમારી પાસે સરફેસ ખૂબ જ રફ હોય ત્યારે આના જેવી ખૂબ રફ હોય છે બરાબર તો પછી શું થાય છે જે લોડ લેવામાં આવે છે ધારો કે માની લો અહીં એક લોડ છે જે સરફેસ દ્વારા લેવામાં આવશે હવે તમે જોશો કે લોડ એક જ પોઈન્ટ પર રેસ્ટ કરી રહ્યો છે ફક્ત તેથી જો લોડ તમે ડીસ્ટ્રીબ્યુટ કરવા માંગતા હો તો આપણે શું કરવાનું છે કે આપણે આ પીક તોડી નાખવી પડશે અને લોડને બોટમ સરફેસ પર શીફ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ જેથી જ્યાં લોડનું ડીસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે તેથી અહીં જો તમારી પાસે રફ સરફેસ હોય તો આ રફ સરફેસ પર શું થાય છે લોડ થોડા પોઇન્ટ્સ દ્વારા લેવામાં આવશે જે પોઇન્ટ નંબર એક છે બીજી બાબત એ છે કે ત્યાં ઘણાં વીયર અને ટીયર પોઈન્ટ છે કારણ કે ત્યાં પ્રેશર લાગે છે ચોક્કસ સમયે લોડ પણ લાગે છે ત્રીજી વસ્તુ તે પછીની અયોગ્ય સરફેસને કારણે છે ત્યાં ઘણાં વાઈબ્રેશન અને ચેટર થશે પછી વીયર અને ટીયર આવશે જે પ્રિમેચ્યોર ફેલીયર તરફ દોરી જાય છે તેથી હવે તે ખૂબ જ સ્પષ્ટ છે કે સરફેસ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરફેસનું મેઝરમેન્ટ પણ ખૂબ મહત્વનું છે આ ડિક્ટેટ કરશે અથવા આખી પ્રોડક્ટ વિશે વાત કરશે તેથી સરફેસઓ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી જ આજે આપણે નેનોમીટર સરફેસ ફીનીશ વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે તમે નેનોમીટર સરફેસ ફીનીશ વિશે વાત કરો છો ત્યારે અનડ્યુલ્સ લગભગ લાઇનમાં રૂપાંતરિત થાય છે હવે જ્યારે લોડ લાઇન પર લાગે છે તેથી લોડ સમાનરૂપે ડીસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે ત્યાં કોઈ વીયર અને ટીયર નહીં આવે અથવા કોઈ પ્રિમેચ્યોર ફેલીયર રહેશે નહીં તેથી આને કારણે આપણે સરફેસને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે સરફેસને સમજાવાનો અને સરફેસને માપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ લેકચરમાં ડિસ્કશન થશે તેથી ત્યારબાદ આપણે સરફેસ મેટ્રોલોજી કોન્સેપ્ટ સમજવો પડશે પછી આપણે અમુક ટર્મીનોલોજીને ધ્યાનમાં લઈશું આપણે મેઝરમેન્ટ વિશે જે અભ્યાસ કર્યો છે તે જોવાની કોશિશ કરીશું તેથી આપણે ફીઝીકલ ડેટાને માપવાનો પ્રયત્ન કરીશું અને આ ફીઝીકલ ડેટા આખરે વોલ્ટેજ ડેટામાં રૂપાંતરિત થાય છે આ વોલ્ટેજ ડેટા બદલામાં બીજા ફીઝીકલ આઉટપુટ ડેટામાં રૂપાંતરિત થાય છે તેથી આપણે તે જોવાનો પ્રયત્ન કરીશું કે ટ્રેસિંગ કેવી રીતે થઈ રહ્યું છે પછી સરફેસના કેરેકટરીસ્ટીકનું સ્પેશીફિકેશન સરફેસ ફીનીશમાપવાની વિવિધ પદ્ધતિઓ શું છે અને લાસ્ટ એક સ્ટાઇલસ આધારિત મેઝરમેન્ટ હશે આપણે તે જોઈશું તેમ છતાં એસ્થેટીકસ અને કોસ્મેટીક્સ જેવા ઇન્ટ્રેસ્ટના ઘણા ક્ષેત્રોમાં સરફેસ ટેક્સચર મહત્વપૂર્ણ હોવા છતાં આ પર્ટીક્યુલર લેકચર ની પ્રિલિમીનરી કન્સર્ન મેન્યુફેકચરીંગ આઇટમ સાથે સંબંધિત છે જે સ્ટ્રેસ નો સબ્જેક્ટ છે અને તેમની સાથે જોડાવા માટે બંધબેસતા ફિટ છે તેથી એસ્થેટીક તેથી શા માટે આપણે એસ્થેટીક વિશે વાત કરી રહ્યા છીએ અમારી પાસે ગ્લોસી ફીનીશ છે તમારી પાસે ફ્લેટ ફીનીશ અથવા ગ્લોસી ફીનીશ છે તમારી પાસે મેટ ફિનીશ પણ છે તેથી તે વધુ ઉત્તમ એસ્થેટીક વેલ્યુ અને કોસ્મેટિક વેલ્યુ રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ 2 સેકન્ડરી ઇમ્પોર્ટન્સ છે જ્યારે મેન્યુફેકચરીંગ આઇટમ સ્ટ્રેસને આધિન હોય ત્યારે એક બીજાની સાથે આગળ વધવું અને પછી નજીકમાં બંધબેસતા હોવું તે આપણા માટે ખૂબ મહત્વનું છે સરફેસ ટેક્સચર માપવા માટે સરફેસ ટેક્સચર જ્યારે ટેક્સચર ખૂબ નાનું હોય છે ત્યારે લોકો તેને રફનેસ કહે છે સરફેસની રફનેસ અથવા સરફેસની ટેક્સચર મોટા પ્રમાણમાં મેન્યુફેકચરીંગ ઓપરેશનના પ્રકાર પર આધારિત છે તેથી તેનો અર્થ એ છે કે ત્યાં એક ભાગ છે તેથી આપણે જોવું પડશે મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં અગાઉનું સ્ટેપ શું હતું જેમાંથી આ ભાગ પસાર થયો છે અને જ્યારે આપણે સરફેસ પર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સરફેસ રફનેસ અથવા સરફેસ ટેક્સચર જેવું લાગે છે આ બંને અગાઉની મેન્યુફેકચરીંગ પ્રોસેસ પર આધારિત છે કોઈ ભાગની રફ સરફેસ તો જ સ્વીકાર્ય છે જો તે કોઈ કાસ્ટિંગ ફોર્જિંગ અથવા રોલિંગ પ્રક્રિયા થી બની હોઈ ઘણા કેસોમાં કેટલીક ફ્કશનલ આવશ્યકતા માટે સરફેસ ઓ કે જેઓ એકબીજા સાથે સંપર્કમાં છે સંભવત ગ્રાઇન્ડીંગ જેવા અંતિમ ઓપરેશન દ્વારા તેને મશીન કરાવી પડે છે તેથી જો તમે પાછા જાઓ અને જુઓ કે હું તમને 0 1 મિલીમીટર ટોલેરન્સ કહું છું તો કાસ્ટિંગ દ્વારા આ કરી શકાય છે જો હું પછી 40 ± 0 01 મિલિમીટર લખવાનો પ્રયત્ન કરું છું તો તે મશીનિંગ છે અને ક્યારેક ગ્રાઇન્ડીંગ છે તેથી તમે ટોલેરન્સ આધારે જુઓ છો પ્રોસેસની સંખ્યા વધે છે બરાબર તેથી જ્યારે આપણે કોઈ સરફેસ પર જઈએ છીએ ત્યારે આ ટોલેરન્સ છે બરાબર છે પરંતુ સરફેસ બીજી વસ્તુ છે ટોલેરન્સ એ ડેવીએશન છે જે આપણે આપીએ છીએ અથવા આપણે સ્વીકારીએ છીએ પ્રોસેસમાં કેટલાક તફાવત એ ટોલેરન્સ છે તેથી અહીં તે ડાયમેન્શનનું વધુ છે અહીં તે સરફેસની વધુ છે આપણે સરફેસ વિશે વાત કરીશું તેથી જો કોઈ સરફેસની ટોપોલોજી પર નજર કરીએ તો નોંધ્યું છે કે સરફેસની ઈરેગ્યુલારીટીઝ સરફેસના ટેક્સચર ના વાઈડલી સ્પેસ કોમ્પોનન્ટને વેવીનેસ કહેવામાં આવે છે બરાબર તેથી જ્યારે આપણે કોઈ સરફેસને નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણે ઘણી બધી ઈરેગ્યુલારીટીઝ જોવાનો પ્રયત્ન કરીશું આ બાબતોને સરફેસની ઈરેગ્યુલારીટીઝ કહેવામાં આવે છે જે સુપરઈમ્પોઝ્ડ છે બરાબર આ એક વેવ છે અને આ પેરામીટરને વેવીનેસ કહેવામાં આવે છે સરફેસની ઈરેગ્યુલારીટીઝ માં સામાન્ય રીતે પેટર્ન હોય છે અને તે ફેક્ટર્સને આધારે પર્ટીક્યુલર ડાયરેકશન માં હોય છે સરફેસની ઈરેગ્યુલારીટીઝમાં સામાન્ય રીતે પેટર્ન હોય છે તેથી તેથી જ આપણે શું કરીએ છીએ જો આપણી પાસે મોટી સરફેસનો એરીઆ હોય તો આપણે 34 રફ પોઈન્ટ પર રફનેસ માપીએ છીએ અને અમે સમગ્ર સરફેસ વિશે વાત કરીએ છીએ કે રફનેસ વેલ્યુ શું છે તેમાં સામાન્ય રીતે પેટર્ન હોય છે અને તે પર્ટીક્યુલર ડાયરેકશન માં ઓરીએન્ટ હોય છે કારણ કે તમારા 2 લોડ્સ એક પર્ટીક્યુલર ડાયરેકશનમાં આગળ વધ્યાં છે આ ઈરેગ્યુલારીટીઝ નું કારણ બને છે તેથી આને રફનેસ તરીકે ઓળખવામાં આવે છે અને આને વેવીનેસ કહેવામાં આવે છે સરફેસની ઈરેગ્યુલારીટીઝ મુખ્યત્વે નીચેના પરિબળોને કારણે ઉદ્ભવે છે કટીંગ ટૂલના ફીડ માર્ક્સ કટીંગ ટૂલના ફીડ માર્ક્સ જુઓ જ્યારે પણ તમે કોઈ કોન્ટેક્ટ મશીનિંગ કરો છો ત્યારે ટૂલને કટની ડેપ્થ ફીડ આપવામાં આવે છે અને ત્યાં સ્પીડ છે સામાન્ય રીતે સરફેસની ઈરેગ્યુલારીટીઝ ફીડને કારણે છે બરાબર મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા દરમિયાન થતી વાઈબ્રેશનને લીધે વર્કપીસ પર ચેટર માર્ક્સ બને છે તે સરફેસની ઈરેગ્યુલારીટીઝ છે વર્કપીસ મટીરીઅલ રપ્ચરને કારણે સરફેસ પર સરફેસની ઈરેગ્યુલારીટીઝ આવે છે મેટલ કટીંગ કામગીરી દરમિયાન પણ સરફેસની ઈરેગ્યુલારીટીઝ આવે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે હાર્ડ ટૂલનો સોફ્ટ વર્કપીસ પર ઉપયોગ કરો છો ત્યારે તે ડીગ કરે છે ત્યારે તે વર્કપીસને રપ્ચર કરી નાખે છે કટીન્ગ ફોર્સ હેઠળ વર્કપીસના ડીફોર્મેશનને લીધે સરફેસનું વેરીએશન જેનો અર્થ છે કે તમે ખૂબ સોફ્ટ મટીરીઅલ લઈ રહ્યા છો જ્યારે આપણે ટાઇટેનિયમ બફલ મશીનિંગ અથવા ટાઇટેનિયમ ડાયફ્રામ મશીનિંગ કરીએ ત્યારે આ સમસ્યા ખૂબ સામાન્ય છે તેથી ડાયાફ્રામમાં જ્યાં ઓછી થીકનેસ હોય છે જ્યારે તમે તેને ફિક્સરમાં મૂકવાનો પ્રયત્ન કરો અને તેનું મશીનીંગ શરૂ કરો તમે તેને કોઈ ફિક્સરમાં લોડ કરો છો ત્યાં ડીફ્લેક્શન થાય છે તેથી હવે આપણે જે કંઇ પણ મશીનીંગ કરીએ છીએ તે એક ડીફ્લેક્ટેડ સરફેસ પર હશે તેથી તે જ છે જે કટીન્ગ ફોર્સની ક્રિયા દરમિયાન વર્કપીસના ડીફ્લેકશનને લીધે સરફેસ વાઈબ્રેટ થાય છે મશીન ટૂલમાં જાતે ઈરેગ્યુલારીટીઝ જેવી કે લેક ઑફ સ્ટ્રેટનેસ ઑફ ગાઇડવેઝ મશીન ટૂલની વાઈબ્રેશન તેથી આ સરફેસની ઈરેગ્યુલારીટીઝ તરફ દોરી જાય છે જ્યારે આપણે સરફેસ મેટ્રોલોજીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ કેટલીક ટર્મીનોલોજી છે જેનો ઉપયોગ થાય છે તેથી આ સરફેસને 3 ડાયમેન્શન થી જોવાય છે બરાબર તેથી જો તમે તેને જુઓ તો અહીં ફ્સ્ટ ટર્મીનોલોજી શું છે જે આપણે જાણવું જોઈએ તે છે વેવીનેસ આ એક વેવીનેસ છે બરાબર આ વેવની હાઇટને વેવીનેસ હાઇટ કહેવામાં આવે છે મુખ્યત્વે આ મશીનિંગ પહેલાંની પ્રોસેસ પર થાય છે અને મશિનિંગની પ્રક્રિયા દરમિયાન સરફેસ પર આ ઈરેગ્યુલારીટીઝ થઈ છે તો આ વેવ છે અને આ વેવની હાઇટ છે અને તમારી પાસે માપવા માટે વેવની વીથ પણ છે આને વેવીનેસ વીથ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો ચાલો હવે આપણે રફનેસ તરફ ધ્યાન આપીએ તેથી એક વેવની અંદર તમારી પાસે કેટલીક ઈરેગ્યુલારીટીઝ છે જેઓને સરફેસ રફનેસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તેથી સરફેસની રફનેસમાં વેવીનેસની હાઇટ જેવી સરફેસની હાઇટ પણ હોય છે તેથી તે કંઇ નથી પરંતુ પીકથી વેલી તેથી જો તમે તેને જુઓ તો સરફેસની ઇરેગ્યુરીટીના આ 2 ડાયમેન્શનલ વ્યુ છે અને અહીં તમે જે લેશો તે એકમાત્ર સરફેસ છે તેથી આ ભાગને રફનેસ હાઇટ તરીકે ઓળખવામાં આવે છે તેથી અહીં આપણે પીક થી વેલીની હાઇટ માપવાનો પ્રયત્ન કરીએ બરાબર તેથી તે જ રીતે તમારી પાસે પણ કંઈક છે જેને રફનેસ વીથ કટઓફ કહે છે તેથી અહીં એક રફનેસની વીથનો કટઓફ છે જે વેવની અંદર છે અને ઈરેગ્યુલારીટીઝ હસે તેથી આ ભાગને રફનેસ વીથ કટઓફ તરીકે ઓળખવામાં આવે છે બરાબર પછી સરફેસ પર કેટલીકવાર તમે સ્ક્રેચ કરી શકો છો દાખ્લા તરીકે તમારી પાસે ખૂબ સપાટ સરફેસ છે ત્યાં એક ઉંડો સ્ક્રેચ છે તેથી આ તે ફ્લો સ્ક્રેચ છે જે ત્યાં છે તેથી જે આ ડાયરેકશનમાં ચાલે છે બરાબર આ તમે બે રફનેસ વચ્ચે જેને તમે માપશો તે રફનેસની વીથ તરીકે ઓળખાય છે તેથી રફનેસની મીન લાઇન બનશે તેથી તમારી પાસે રફનેસ છે તમારી સરફેસની રેગ્યુલારીટી છે તમે સરફેસના ડેટાના આધારે મીન લાઇન દોરવાનો પ્રયાસ કરો છો તેથી તેને સરફેસની રફનેસની મીન લાઇન કહેવામાં આવે છે બરાબર સામાન્ય રીતે જ્યારે આપણે 40 ± 0 1 મિલીમીટર વિશે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આ ડાયમેન્શનs છે બેઝીક સાઇઝ અને ટોલેરન્સ આપવામાં આવે છે તેથી તે જ રીતે આપણે હંમેશાં આના જેવા સિમ્બોલ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ અને લખવાની કોશિશ કરીએ છીએ કે સરફેસ પર આપણે શું કરવા માંગીએ છીએ તે રફનેસ છે તેથી આ એક ફીનીશ સિમ્બોલ છે જેનો ઉપયોગ થાય છે જેમાં સરફેસની ઈરેગ્યુલારીટીઝ નો ઉલ્લેખ કરતી વખતે તમે મેન્યુફેક્ચરિંગ ડ્રોઇંગમાં જોઈ શકો છો તો આ સિમ્બોલ છે જેનો ઉપયોગ થાય છે અને છેલ્લી વસ્તુ ટેક્સચરની ડાયરેકશન છે તેથી જો તમે તેને જુઓ તો ત્યાં એક ટુલ હતું જે સીધી રેખાને ક્લીયર કરવા માટે આ ડાયરેકશનમાં આગળ વધ્યું છે આ રીતે તેને લે તરીકે ઓળખવામાં આવે છે તે દિશા એ દિશા છે જે જ્યારે તમે રફનેસને માપવાનો પ્રયત્ન કરો છો તો આપણે હંમેશા તેને પરપેન્ડીક્યુલર ડાયરેકશન માં માપવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર જો તમે લે ડાયરેકશન સાથે માપશો તો તમને જે કંઈપણ મળે તે રફનેસ એક ટ્રેન્ચમાં હશે જે યોગ્ય નથી તેથી પરપેન્ડીક્યુલર તેથી આ ફીડ હશે જે ખસેડવામાં આવી છે તેથી જો તમે લેટની પરપેન્ડીક્યુલર રફનેસ મેળવવાનો પ્રયાસ કરો છો તો પછી ફક્ત તમે જ આ સરફેસની રફનેસ વિશે વાત કરવાનો પ્રયાસ કરી શકો છો તેથી બે અગત્યની બાબતો છે વેવીનેસ અને રફનેસ છે તમારે વેવીનેસનો કોન્ટેક્ટ કરવો પડશે તમારે રફનેસનો કોન્ટેક્ટ કરવો પડશે તેથી અહીં આપણે વેવનેસ પેરામીટરની તુલનામાં રફનેસ પેરામીટર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે રફનેસ રફનેસ કેવી રીતે ડીફાઇન્ડથાય છે અમેરિકન સોસાયટી ઓફ ટૂલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર્સ એ રફનેસને ફાઇનર ઈરેગ્યુલારીટીઝ તરીકે અથવા સરફેસટેક્સચર માં ડીફાઇન્ડ કરેલ છે જેમાં તે રફનેસ ઓનો સમાવેશ થાય છે જે પ્રોડક્શન પ્રોસેસ ના અંતર્ગત પગલાથી પરિણમે છે બરાબર મશીનિંગ પહેલાં જે કંઇ પણ કરીએ છીએ તેનાથી વેવીનેસ થાય છે મશીનિંગ દરમિયાન જે કંઇ પણ થાય છે તે રફનેસ તરફ દોરી જાય છે રફનેસ સ્પેસિંગ એ સક્સીસીવ પીક અથવા રીજડ વચ્ચેનું ડીસ્ટન્સ છે જે રફનેસની મુખ્ય પેટર્ન છે રફનેસની હાઇટ એ એરીથમેટિક એવરેજ ડેવીએશન છે જે માઇક્રોમીટરમાં માપી છે અને સેન્ટર લાઇનની પરપેન્ડીક્યુલર મેઝર થાઈ છે તેથી આને કહેવામાં આવે છે વેવીનેસ સરફેસના ટેક્સચરનો કોમ્પોનન્ટ છે રફનેસને વેવી સરફેસ પર સુપરિમ્પોઝ માનવામાં આવે છે તો આ એક વેવ છે અને અહીં સરફેસની રફનેસ છે બરાબર સરફેસ ઉત્પન્ન કરતા સાધનની ઇરેગ્યુલર જ્યોમેટ્રીને લીધે વેવનેસ એરર થાઈ છે બીજી બાજુએ જ્યોમેટ્રીકલી પરફેક્ટ મશીનમાં ટૂલ ચેટર અથવા ટ્રાવર્સ ફીડ માર્ક્સ જેવી સમસ્યાઓથી રફનેસ થઈ શકે છે તેથી ટૂલની ઈન્ડરેક્ટ જ્યોમેટ્રી વેવીનેસ ઉત્પન્ન કરે છે અને માનવામાં આવે છે જ્યોમેટ્રીકલી પરફેક્ટ મશીનમાં ટૂલ ચેટર અથવા ટ્રાવર્સ ફીડ માર્ક્સ જેવી સમસ્યાને કારણે રફનેસ થઈ શકે છે વેવીનેસનું ડીસ્ટન્સ એ બે ક્રમિક વેવ પીક વચ્ચેની પહોળાઈ છે રફનેસ પણ સરખી છે વેવીનેસ હાઇટ એ પીક થી વેલી નું અંતર છે તેથી આ વેવીનેસ હાઇટ છે લે શું છે તે મુખ્યત્વે કોમ્પોનન્ટના ઉત્પાદન માટે વપરાયેલી ઉત્પાદન પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવતી મુખ્ય સરફેસની પેટર્નની ડાયરેકશન છે સિમ્બોલનો ઉપયોગ સરફેસની પેટર્ન ને રજૂ કરવા માટે થાય છે દાખ્લા તરીકે તમારી પાસે આ રીતે લે પેટર્ન હોઈ શકે છે તમારી પાસે લે પેટર્ન પણ કંઈક આવી શકે છે બરાબર લે પેટર્ન જોઈને આપણે તે પારખવાનો પ્રયત્ન કરી શકીએ કે મશિનિંગ પ્રક્રિયા કઈ છે જે સરફેસ ઉત્પન્ન કરવા માટે વપરાય છે ફ્લો શું છે તે ઈરેગ્યુલારીટીઝ છે કે જે આઇસોલેશનમાં અથવા અવારનવાર થાય છે સ્ક્રેચ ક્રેક અથવા બો સ્નેકિંગ અને લોબીંગ જેવા ચોક્કસ કારણોસર તેથી આ મૂળભૂત રીતે વર્કપીસમાં ખામી છે જે આપણને ઇનીશયલ જનરેશન અને મશીનરીની પ્રક્રિયા દ્વારા ટાળી શકાતી નથી તેથી તે ફ્લો તરીકે ઓળખાય છે સરફેસની ટેક્ચરીંગ તે સામાન્ય રીતે નોમીનલ સાઇઝના રીપીટેટીવ અથવા રેન્ડમ ડેવીએશન તરીકે સમજાય છે જે સરફેસ પર પેટર્ન બનાવે છે બરાબર રીપીટેટીવ કારણ કે આપણે જે કરીએ છીએ તે મશીનિંગ ઓપરેશનમાં ટૂલ અને વર્કપીસની વચ્ચે એક રીલેટીવ મોશન છે અને જ્યારે ટુલ આગળ વધે છે જ્યારે તે કોન્ટેક્ટ મશીનિંગમાં આગળ વધવાનું શરૂ કરે છે ત્યારે તે ટૂલની જ્યોમેટ્રીનું રીપીટેશન કરે છે સરફેસ ટેક્સચર માં વેવ રફનેસ વેવીનેસ મૂકે છે અને લે સરફેસ રચના છે તેથી સરફેસની રફનેસ એ સરફેસ ટેક્સચરનો સબસેટ છે વેવીનેસ હા ફોર્મની એરર શું છે તે વર્કપીસની સંપૂર્ણ લંબાઈ પર થતી વાઈડલી સ્પેશ રીપીટેટીવ ઈરેગ્યુલારીટીઝ ફોર્મની કેટલીક એરર છે એરરનાં સામાન્ય પ્રકારો જેમાં સ્નેકિંગ લોબિંગ અને બો નો સમાવેશ થાય છે તેનો અર્થ છે કે તે આ કંઈક છે તેથી પોતે જ ડીફ્લેક્ટ થવું તેથી સરફેસ ટ્રેસીસ નું એનાલીસીસ તેથી ત્યાં જે પણ ઈરેગ્યુલારીટીઝ છે હવે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે આપણે તેને કોઈક રીતે માપવા અને ડેટા એનેલાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બરાબર સામાન્ય રીતે કહીએ તો તમે તે કેવી રીતે કરો છો તમારી પાસે ફક્ત એક સ્ટાઇલસ છે અથવા તમારી પાસે તમારી ફીન્ગર છે તેને સરફેસ પર સ્ક્રાઇબ કરો જ્યારે તમે કોઈ સરફેસ પર તેને સ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે જુઓ છો કે બધી ઈરેગ્યુલારીટીઝ શું છે તેથી તમારી પાસે મીકેનીકલ રીત હોઈ શકે છે અથવા તમારી પાસે ઇલેક્ટ્રીકલ રીત હોઈ શકે છે તેથી સામાન્ય રીતે આપણે એક સ્ટાઇલસ રાખીએ છીએ સ્ટાઇલસ વ્હીટસ્ટોન બ્રિજ પ્રિન્સીપલ સાથે જોડાયેલ છે બરાબર અને પછી છેવટે આપણને જે મળે છે તે આઉટપુટ છે આ આઉટપુટ કેલીબ્રેટ થયેલ છે અને પછી આપણે વોલ્ટેજ અને તેની મેગ્નીટ્યુડ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ આ માઇક્રોનમાં હશેઆ ડેટા છેવટે વોલ્ટેજ કેલિબ્રેટમાં રૂપાંતરિત થાય છે અને માઇક્રોન તરીકે ડીસ્પ્લે થાય છે તમે છેલ્લા ક્લાસને યાદ કરો આપણે લાસ્ટ લેકચર ટ્રાંસડ્યુસર્સ વિશે જોયું તેથી આ તેનું એક ઉદાહરણ છે હાઇટને માપવા માટે ઘણા પેરામીટર છે 10 હાઇટ એવરેજ વેલ્યુ એક મેથડ છે તેને પીક થી હાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કિસ્સામાં અમે મૂળભૂત રીતે એવરેજ હાઇટને ધ્યાનમાં લઈએ છીએ સક્સીસીવ પીક અને વેલીઓનો સમાવેશ કરીએ છીએ આગળની સ્લાઈડમાં આકૃતિમાં જોઈ શકાય છે જે હું ટ્રેસના જનરલ લેની સમાંતર રેખા AA દોરું છું AA લાઇનથી સતત 5 પીક અને વેલી ની હાઇટ નોંધવામાં આવે છે તેથી તેઓ શું કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે તે છે એક લાઇન છે બરાબર જે AA છે અને પછી તમારી પાસે જે છે તે તમારી પાસે સરફેસ પર એક અનડ્યુંલેશન છે બરાબર

આ કંઈ નથી પરંતુ ખાતરી કરવા માટે કે તમે રફનેસને માપી લો જે સ્ટાઇલસ સાથે હશે અને પછી છેવટે તમને જે મળશે તે આના ડેટા સાથે સ્ટાઇલ હશે So now you have to amplify this is a surface undulate which will be very small So you amplify the signal and then you display so that is why we talk about vertical magnification તેથી હવે તમારે એમ્પ્લીફાય કરવું પડશે આ એક સરફેસ અનડ્યુટ છે જે ખૂબ ઓછી હશે તેથી તમે સિગ્નલને એમ્પ્લીફાઇ કરો અને પછી તમે ડીસ્પ્લે કરો તેથી જ આપણે વર્ટિકલ મેગ્નિફિકેશન વિશે વાત કરીએ છીએ જે હંમેશા માઇક્રોનમાં રીપોર્ટ કરવામાં આવશે તો ચાલો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ નીચેની હાઇટ ધરાવતા વેવ માટે 100X ના મેગ્નીફીકેશન દ્વારા જોવામાં આવેલા એવરેજ પીક થી વેલીની હાઇટના મૂલ્યની ગણતરી કરો હાઇટના વેલ્યુ માટે નીચેના અવલોકનો લેવામાં આવ્યા હતા બરાબર સરફેસને કેરેક્ટરાઇઝ કરવા માટે આ 1 પેરામીટર છે સરફેસને કેરેક્ટરાઇઝ કરવાનું આગળનું પરિમાણ રૂટ મીન સ્ક્વેર મૂલ્ય છે તાજેતરના સમય સુધી સરફેસની રફનેસને પ્રમાણિત કરવા માટે RMS વેલ્યુ ખૂબ જ લોકપ્રિય પસંદગી હતી જો કે સેન્ટર લાઇન એવરેજ મેથડ દ્વારા આને આગળ વધારવામાં આવ્યું છે આપણે જોશું કે હવે પછી સેન્ટર લાઇન વેલ્યુ શું છે RMS વેલ્યુ એ એવરેજ લાઇનથી માપેલા સરફેસના ઓર્ડીનેટ્સ ના સ્કવેરના સ્કવેર રૂટ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અમે આગળની સ્લાઈડમાં જે આકૃતિ બતાવીશું તે RMS વેલ્યુ પર પહોંચવાની ગ્રાફિકલ પ્રોસેસને સમજાવે છે તેથી રૂટ મીન સ્કવેર વેલ્યુ જો તમે આકૃતિ જોશો તો તમારી સ્પાનની લેન્થ મેઝર કરો છો અને પછી હું તમને જે કંઈપણ મળે તે આ રફનેસ વેલ્યુને કન્વર્ટ કરું છું બરાબર તેથી હવે આપણે શું કરીએ છીએ આપણે ડીસ્ક્રીટાઇઝ કરીએ છીએ તેથી આ 1 2 3 4 5 6 7 અને આગડ તેથી જેને તમે માપશો તે જ સરફેસ માટે તેને રૂટ RMS મૂલ્ય કહેવામાં આવે છે અને ઈરેગ્યુલારીટીઝ મેળવવાનો પ્રયાસ કરો છો એકમાત્ર વસ્તુ તે છે કે તે બધા સમાન પોઇન્ટ્સ 1 2 3 અને 4 એટલા જ ડીસ્ટન્સવાળા ઓર્ડિનેટ્સ છે બરાબર આ RMS વેલ્યુ છે તો ચાલો આપણે અહીં પ્રૉબ્લેમ લઈએ તેથી હવે પાછલા હાઇટના વેલ્યુ માટે લેવામાં આવતા નીચેના સમાન અવલોકનો માટે RMS મૂલ્યની ગણતરી કરો તેથી તે જ વસ્તુ જ્યાં આપણને મળી છે તે 0 માઇક્રોન જેટલી છે તો આપણે અહીં વેલ્યુ મેડવવાનો પ્રયત્ન કરીશું

સમાન સરફેસ માટે કહો તમે જે પેરામીટર નો ઉપયોગ કરો છો તેમાંથી એક તમને 0 મળ્યો છે અને સરફેસ જે તમને મળે છે તે માપવા માટેનું અન્ય પેરામીટર 7 ત્રીજું સેન્ટર લાઇન એવરેજ વેલ્યુ બનશે તેથી સેન્ટર લાઇન એવરેજ સરફેસ રફનેસ માપવા માટે સૌથી પ્રચલિત સ્ટાન્ડર્ડ છે તેથી આજ સુધી આપણે જે જોયું છેઅને પછી આપણે જોયું પરંતુ સૌથી કોમન હોવાનું કહેવાતું હોય છે તે સાઇનને ધ્યાનમાં લીધા વિના સરફેસના તમામ ઓર્ડીનેટ્સની મીન લાઇનથી એવરેજ હાઇટ તરીકે ડીફાઇન કરવામાં આવે છે

જો તમે ફિગર જુઓ તો તે આના જેવું કંઈક હશે તેથી તમારી પાસે આ તમારી L છે આ તમારું એ 1 એ 2 એ 3 અને એ 4 છે બરાબર તેથી આ Ra સરફેસ ટેક્સચર ની ઇન્ડેક્ષ છે ડાયમેન્શન નથી સરફેસ ટેક્ચર કમ્પેરીઝન છે વેલી વેલ્યુ હંમેશાથી પીક થી હાઇટના મૂલ્ય કરતા ઓછું હોય છે તો આ શું છે આ છે જેની સરખામણીમાં ના મૂલ્યો ઓછા છે તે સામાન્ય રીતે લોકપ્રિય પસંદગી છે કારણ કે તે મેઝરમેન્ટ માટે સરળતાથી સમજી શકાય છે અને લાગુ પડે છે તેથી આ ખૂબ જ સામાન્ય રીતે વપરાય છે અને બીજી વસ્તુ જે તમે પણ જાણવી જોઈએ તે છે કે તમે ત્રણ પેરામીટર માપ્યા છે અને બધા વેલ્યુ સરખા આપવાની જરૂર નથી ત્રણેય મૂલ્યો સમાન ન હોવા જોઈએ તમે સરફેસને માપવા માટે આ સૂચિમાં એકનો ઉપયોગ કરી શકો છો અને અન્ય પ્રક્રિયા અથવા કંઈક સાથે સરખાવી શકો છો પરંતુ તે જ ઇન્ડેક્ષ માટે બરાબર સરફેસ ટેક્સચરની કમ્પેરીઝનનું ઇન્ડેક્ષ છે ડાયમેન્શન નહીં તેથી જો તમે તેને જુદી જુદી પ્રોસેસ માટે જુઓ તો તેઓએ પહેલેથી જ નિર્ધારિત કરી દીધું છે કે સામાન્ય રીતે આપણને મળતી રફનેસ શું હશે તેથી આ કેટલાક હેન્ડબુકમાં પબ્લીશ્ડ થયેલ છે ઉદાહરણ તરીકે તમે મેટલ ના કટીંગ સોઇંગ પ્લાનિંગ ડ્રિલિંગ મિલિંગ બોરિંગ બ્રોચીંગ રેમિંગ કરતા હોવ તો તમે જોશો કે સરફેસની ફીનીશ શું હોવી જોઈએ જેની તમે અપેક્ષા રાખી શકો તેથી આછે મીટર મા માઇક્રોન અને ઇંચ ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકો છો તેથી જો તમે અહીં જોશો કે જ્યારે તમે નીચે ખસો ત્યારે કિંમતોમા ઘટાડો થઈ રહ્યો છે તેથી જ્યારે અમે રેમિંગ ઓપરેશન કરીએ છીએ ત્યારે મૂલ્ય 4 માઇક્રોનથી ઘટવાની ધારણા હોઈ શકે છે અને તે 0 8 માઇક્રોન સુધી જઈ શકે છે જો તમને તે પછી આ રેન્જમાં ન મળે તો મૂળભૂત રીતે આપણે પ્રોસેસને ફરીથી તપાસવી પડશે અને તેને નિયંત્રણમાં લાવવી પડશે તેથી રેમિંગ એ એક પ્રોસેસ છે હવે જો તમે એબ્રેસીવ પ્રોસેસ સુપરફિનિશિંગ પર નજર નાખો તો તમે 0 05 માઇક્રોન સુધી જઈ શકો છો જ્યારે તમે ફોર્જિંગ પર નજર કરો છો ત્યારે તમે જુઓ છો કે ડાયમેન્શન ઉપર આવે છે અને તે ઓપરેશંસ કરતા કોર્સ છે તેથી સરફેસની ટેક્સચર કેરેકટરીસ્ટીક નું સ્પેશીફિકેશન ડીઝાઇન અને પ્રોડકશન એન્જીનીયર સરફેસના ટેક્સચરની કેરેકટરીસ્ટીક ના સ્પેશીફિકેશન માટે અપાયેલા સ્ટાન્ડર્ડથી પરિચિત હોવા જોઈએ સિમ્બોલનો ઉપયોગ સરફેસની ઈરેગ્યુલારીટીઝને નક્કી કરવા માટે કરવામાં આવે છે જેમ કે સરફેસની પેટર્નની લે અને રફનેસ વેલ્યુ તેથી ત્યાં એવા સિમ્બોલ છે જેનો ઉપયોગ થાય છે આપણે ડાયમેન્શન મેઝરમેન્ટમાં રફનેસ જેવા સિમ્બોલ જોયા છે આપણે સ્ટ્રેઇટનેસ ફ્લેટનેસ રનઆઉટ સર્ક્યુલારીટી સીલીન્ડ્રીસીટી જોયા તે જ રીતે આપણી પાસે સરફેસની ટેક્સચર માટેના સિમ્બોલ પણ છે અને જ્યારે આપણેપેટર્ન વિશે વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ સરફેસની રચના પણ નોંધવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ એક લાક્ષણિક પ્રતીક છે અને અહીં આપણે જે કંઇ પણ છે તે લખાણ લખીએ બરાબર તેથી પ્રોજેક્શનના પ્લેનની પેરેલલ આ તેથી પરપેન્ડીક્યુલર છે જ્યારે આપણે આ જોશું ત્યારે સમજીશું કે રફનેસ કેવી રીતે માપવામાં આવે છે પ્રોજેક્શનના પ્લેનની પેરેલલ પ્રોજેક્શનના પ્લેનની પરપેન્ડીક્યુલર પ્રોજેક્શનના પ્લેનની 2 ઓબ્લીક ડાયરેકશન માં X હશે મલ્ટિ ડિરેશન પછી અંદાજિત પરિપત્ર સામનો પછી લગભગ રેડિયલ બરાબર તેથી અહીં આપણે તે નેચરમાં રેન્ડમ છે તેથી તેને મલ્ટિડારેક્શનલ કહેવામાં આવે છે તેથી આ સિમ્બોલ સરફેસ પર આપવામાં આવે છે તેથી તેઓ શું કરે છે તે એક સરફેસ છે અથવા ધારો કે જો ત્યાં કોઈ શાફ્ટ છે તેથી જો સિમ્બોલ આ રીતે આપવામાં આવે તો તે Ra છે તેથી અહીં Ra XX વેલ્યુની બરાબર છે તેથી પછી લે જોઈને આપણે જાણી શકીશું કે પ્રોસેસ શું થાઈ છે અને આઉટપુટ શું લેવામાં આવ્યું છે અને અહીં એક સિમ્બોલ છે તેથી જો તમે ટેક્સચર કેરેકટરીસ્ટીકનું સ્પેશીફિકેશન જુઓ તો તે અહીં હશે તમારી પાસે મેક્સીમમ હશે મીનીમમ તમારી પાસે વેવીનેસની હાઇટ છે વેવીનેસની મેક્સીમમ હાઇટ કેટલી છે વેવીનેસની મેક્સીમમ વીથ કેટલી છે અને ત્યાં કંઈક છે જેને કટઓફ અને મેક્સીમમ રફનેસવીથ કહેવામાં આવે છે અને અહીં ડાયરેકશન છે આ બધી વસ્તુઓ ગેમ નો ભાગ છે કટઓફ શું છે દાખલા તરીકે તમારી પાસે સરફેસ છે બરાબર જ્યારે તમે સ્ટાઇલસને ખસેડવાનું શરૂ કરો છો ત્યારે તેમાં વીયર થશે અથવા તે સરફેસ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે અને પછી તમે સરફેસ મેઝરમેન્ટનો પ્રયત્ન કરશો આ મેઝરીંગ સરફેસ હોઈ શકે છે તેથી આ મેઝરીંગ સરફેસમાં આપણે બધા સબ સેગમેન્ટ્સ શું છે તે શોધવાનો પ્રયાસ કરીએ છીએ તેથી તે વસ્તુઓને કટઓફ લેન્થ કહેવામાં આવે છે સરફેસ ફીનીશને માપવાની પદ્ધતિઓ સરફેસ માપવા માટે મૂળભૂત રીતે બે એપ્રોચીઝ છે એક છે કમ્પેરીઝન કરીને બીજો ડાયરેક્ટ મેઝરમેન્ટ છે બંનેમાં પહેલું સરળ છે પરંતુ તે વધુ સબ્જેક્ટીવ છે પહેલાના દિવસોમાં કમ્પેરેટરનો ઉપયોગ થતો હતો તેથી તેઓએ જે કર્યું તે હતું તેમની પાસે એક સ્ટાન્ડર્ડ હતું તેથી તે સ્ટાન્ડર્ડમાં તેમની પાસે ઘણા સેમ્પલ્સ હતા અને દરેક સેમ્પલના વેલ્યુ હતા તેથી વર્કશોપ ઓપરેટર અથવા સુપરમેન સરફેસને સ્ક્રાઇબ કરતા વર્કપીસ સરફેસને સ્ક્રાઇબ કરતા કમ્પેર કરતા અને કહેતા હતા કે આ ફ્સ્ટ ગ્રેડ સેકન્ડ ગ્રેડ થર્ડ ગ્રેડ અથવા ફોર્થ ગ્રેડ બરાબર છે જો તેઓ તે થર્ડ ગ્રેડ કહેતા આ માટે અનુરૂપ ત્યાં જે વેલ્યુ આપવામાં આવે છે તેઓ તેની કમ્પેરીઝન કરે છે અને જુએ છે અથવા તેમની પાસે બે સરફેસ છે તેઓ તે જોવાનો કરવાનો પ્રયાસ કરે છે કમ્પેરેટીવ મેઝરમેન્ટ સરફેસના એસેસમેન્ટ અથવા ઓબ્ઝરવેશન દ્વારા સરફેસની ટેક્સચરના વેલ્યુ ની હિમાયત કરે છે માઇક્રોસ્કોપિક એકઝામીનેશન એ આ મેથડ ની સ્પષ્ટ સુધારણા છે તેથી તેને માઇક્રોસ્કોપ હેઠળ મૂકો અને જુઓ પરંતુ ડાયરેક્ટ મેઝરમેન્ટ એ માપવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે પરંતુ બે મુખ્ય ડ્રોબેક એ છે કે સરફેસનો દેખાવ ડીસેપ્ટીવ હોઈ શકે છે બે સમાન દેખાતી સરફેસ તદ્દન અલગ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ બે સરફેસ ની 1 માઇક્રોન છે ટેક્સચર સંપૂર્ણપણે અલગ છે રફનેસ સંપૂર્ણપણે અલગ છે તેથી તમારી પાસે 2 જુદી જુદી પ્રોફાઇલ્સ હોઈ શકે છે પરંતુ સમાન રફનેસ મૂલ્ય હોઈ શકે છે તેથી જો સ્થિતિ હોય તો જ્યારે આપણે વીઝ્યુઅલ ટેકનીક અથવા કમ્પેરીઝન ટેકનીકનો ઉપયોગ કરીએ ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બને છે એસ્પીરીટીઝની હાઇટ સહેલાઇથી નક્કી કરી શકાતી નથી તમે ફક્ત ટચ કરી શકો છો અને કહી શકો છો કે આ પ્રક્રિયા ડ્રિલિંગ મીલિંગ દ્વારા કરવામાં આવે છે પરંતુ જો ત્યાં કોઈ પીક હોય તો તમે જાણતા નથી કે લોડ ક્યારે લાગુ કરવામાં આવે છે આ પીક કેટલો લોડ લેશે અથવા આ કેવી રીતે ડેમેજ થાય છે જો કે આ પદ્ધતિ નેચરમાં પણ સબ્જેકટીવ છે અને તે વ્યક્તિના જજમેન્ટ પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે જે તેના સંપર્કમાં છે લીમીટેશનએ મેટ્રોલોજી એક્સપર્ટને ડાયરેક્ટ મેથડ દ્વારા ડાયરેક્ટ મેઝરમેન્ટ સરફેસની ટેક્સચરના ડીવાઈસ તરફ દોરી છે તેથી ડાયરેક્ટ મેઝરમેન્ટ ફીનીશ સરફેસ પર ન્યુમેરિકલ વેલ્યુને એસાઇન કરે છે તેથી તે રફ કહેવાને બદલે હવે તે થોડું રફ છે આપણે જોવાની ઇચ્છા રાખીએ છીએ કે જનરેટેડ સરફેસને આપેલ રીઅલ મેગ્નીટ્યુડ શું છે તેથી તે ડાયરેક્ટ મેઝરમેન્ટ છે તેથી ઇનડાયરેક્ટ મેઝરમેન્ટમાં આપણે હંમેશાં એક સ્ટાઇલસ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તમે શરૂઆતમાં જે તમે તમારા હાથ તરીકે ઉપયોગ કર્યો છે તે હાથને સ્ટાયલસથી બદલો એક સ્ટાઇલસમાં શું થાય છે આ સ્ટાઇલસ કંઈક એવું હશે તમારી પાસે એક સ્ટાઇલસ હોઈ શકે છે અને આ ફલ્ક્રમ અથવા કંઇક વસ્તુ પર ગોઠવાઈ શકે છે તેથી આ અહીં પાઇવોટ આવ્યું છે જ્યારે આ ઉપર અથવા નીચે ખસી જાય છે તેથી તમે ડેવીએશન શું છે તે માપવાનું પ્રારંભ કરી શકો છો તેથી સ્ટાઇલસ સિસ્ટમ મેઝરમેન્ટ ફીનીશ સરફેસ ને માપવાની સૌથી લોકપ્રિય પદ્ધતિ છે તેથી અહીં એક મિકેનીકલ વસ્તુ છે જે આપણે દોર્યુ હતું તેથી તમે પાછા જઈ શકો છો અને કમ્પેરેટરમાં જોઈ શકો છો કે આપણે કેવી રીતે દોર્યુ આપણી પાસે ઓપરેટિંગ પોઇન્ટ હતો ત્યારબાદ આપણી પાસે ફુલક્રમ હતું તેથી તે જ રીતે તમે ઇલેક્ટ્રિકલ સર્કિટ સાથે આ પાઇવોટીંગ પોઈન્ટ અને અન્ય વસ્તુઓને બદલવાનો પ્રયાસ પણ કરી શકો છો સ્ટાઇલસ વર્કપીસની સરફેસ પર ઈલેક્ટ્રીકલ સંકેતો ઉત્પન્ન કરે છે જે એસ્પીરીટીઝના પરિમાણના પ્રમાણસર હોય છે અહીં મિકેનીકલ છે તમારી પાસે ઈલેક્ટ્રીકલ પણ હોઈ શકે છે આઉટપુટ હાર્ડ કોપી યુનિટ પર જનરેટ કરી શકાય છે અથવા કેટલાક મેગ્નેટાઇઝ્ડ મીડિયામાં સ્ટોર કરી શકાય છે આ ડેટામાંથી માપી શકાય તેવા પેરામીટર ને લઈ શકાય છે જે સરફેસની રફનેસની ડિગ્રીને ક્વોન્ટીફાઇ કરી શકે છે સ્ટાઇલસ સિસ્ટમની ફીચર્સ નીચે મુજબ છે તમારી પાસે એક સ્કિડ અથવા શુ હશે જે વર્કપીસ સરફેસ ઉપર દોરવામાં આવશે તે સરફેસના જનરલ કન્ટુર ને શક્ય તેટલી સચોટ રીતે અનુસરે છે સ્કિડ અથવા શુ ની સ્ટાઇલસમાં સ્કિડ હોય છે બરાબર સ્ટાઇલસ જે સરફેસ પર સ્કિડની સાથે આગળ વધે છે તેની મોશન સ્કિડની વર્ટીકલ હોય છે એવી મિલકત જે સ્વતંત્ર રીતે કન્ટુર સરફેસની રફનેસને કેપ્ચર માટે સક્ષમ કરે છે આપણે આનો ઉપયોગ સરફેસની વેવીનેસ વગર થઈ છે અને સ્ટાઇલસ મોમેન્ટ ને મેગ્નીફાઇ કરવા માટે ડીવાઈસને એમ્પ્લીફાઇ કરો અને તેને રેકોર્ડ કરો અને અંતે તમે તેનો મીન માપવાનો પ્રયત્ન કરો બરાબર ખુબ ખુબ આભાર